તો ચાલો હવે એક લાક્ષણિક સ્ટ્રેન ગેજ જોઈએ કે તે કેવો દેખાય છે તો આપણી પાસે એક આધાર હશે બરાબર અને તે પછી અમારી પાસે એક વાયર હશે આ વાયર 2 બિંદુએ જંકશન કરવામાં આવશે હું ફક્ત એક વિશિષ્ટ ઉદાહરણ આપી રહ્યો છું અને આઉટપુટ લેવામાં આવશે અને તે અન્ય જંકશન જોડાયેલ હશે તો અહીં આ વાયર છે જે આઉટપુટ તરીકે લેવામાં આવે છે તેથી આ એક સ્ટ્રેન રીલિફ વાયર તરીકે ઓળખાય છે બરાબર આ લીડ વાયર માટે નક્કર ટર્મિનલ છે બરાબર આ એક આધાર છે જ્યાં આ આધાર સપાટી પર વળગી રહેવા માટે વપરાય છે ધારો કે તમારી પાસે શાફ્ટ છે તેથી આપણે શાફ્ટ પર સ્ટ્રેન ગેજને જોડીએ છીએ તેથી આ ભાગ એ આધાર છે કે જેના પર આપણી પાસે આ ગેજ લગાવેલો છેઅને આપણે જે કંઇ જોયું છે તે આ વાયરનું ડિફ્લેક્શન છે વ્યાસમાં વ્યાસ ફેરફાર છે અને અન્ય વસ્તુઓ છે ચાલો હવે ગેજ ફેક્ટર જોઈએ તેથી સ્ટ્રેન ગેજીસ સાથે સ્ટ્રેન ગેજવાળા ગેજ ફેક્ટરનો ઉપયોગ કરીને એવું લાગે છે કે તમારી પાસે 1 બાજુ 2 બાજુઓ અને 3 બાજુઓના માપન હોઈ શકે છે બરાબર તેથી ગેજ ફેકટર બીજું કંઇ નથી પરંતુ 1 વત્તા 2 વાર muમુ જે આપણે અગાઉનું ડેરીવેશન જોયુ અથવા અક્ષીય સ્ટ્રેસએ બીજું કંઈ નહી પણ 1 ડીવાઇડેડ બાઈ GF ઈંટુ ડેલ્ટા R ડીવાઇડેડ બાઈ R બરાબર તેથી ડેલ્ટા R અને સ્ટ્રેનનો ઉપયોગ ખૂબ ઓછો છે તેથી આપણે સંવેદનશીલ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ તેથી તેનો અર્થ એ છે કે માઇક્રો સ્ટ્રેન્સને માપવાના પ્રયાસ માટે વ્યાપક કરવુ જરૂરી છે બરાબર તેથી આ આપણું સ્ટ્રેન ગેજ જેવું લાગે છે અને આ ગેજ ફેક્ટર છે જે આપણે ઉપયોગમાં લીધેલ છે તેથી આ સ્ટ્રેન ગેજ માપમાં આવે છે તેથી આપણે માઇક્રો સ્ટ્રેન્સ શોધી કાઢીએ છીએ ચાલો હવે લોડ સેલના કાર્યકારી સિદ્ધાંતો વિશે ચર્ચા કરીએ જ્યારે આપણે લોડ સેલ વિશે વાત કરીએ છીએ ત્યારે અહી આપણે એક મેમ્બર લઇ તેના પર સ્ટ્રેનગેજને જોડી દઇએ છીએ બરાબર તો જ્યારે તમે સ્ટ્રેન ગેજને જોડવાનો પ્રયત્ન કરો છો તો તમે સ્ટ્રેન ગેજના ડીફલેકશન માપવાનુ શરૂ કરશો તેથી મૂળભૂત રીતે લંબાઈમાં વધારો જ થાય છે તેથી લોડ સેલ ઘણા સ્ટ્રેન ગેજેસના બંધનથી બનેલો છે તે ફક્ત એક જ હોય તે જરૂર નથી તે એક કરતા વધારે પણ હોઈ શકે છે તેથી એક જ સ્તરના મેમ્બરમાં જો તમારી પાસે વિવિધ લોડ્સ હોય ઉદાહરણ તરીકે જો ટોર્સિનલ લોડ લાગે તો પછી તમારે 2 3 ડિફલેક્શન્સ માપવા પડે છે તેથી તમે સ્ટ્રેન ગેજ એવા સ્થળોએ મૂકવાનો પ્રયાસ કરી શકો છો જ્યાં મહત્તમ સ્ટ્રેન હોય તમે મેમ્બર સાથે સ્ટ્રેન ગેજને જોડાણ કરો અને અહીં ડિસ્પ્લેસમેન્ટ મેળવવાનો પ્રયાસ કરો તેથી આ ડિસ્પ્લેસમેન્ટ પાછળથી સ્ટ્રેનમાં રૂપાંતરિત થઈ શકે છે બરાબર તેથી લોડ સેલનો અર્થ તમે એક મેમ્બર લો અને તમે લીધેલો મેમ્બર ફક્ત નક્કર હોવાની જરૂર નથી તે ખાલી પણ હોઈ શકે છે તમારે તે સ્થાન પસંદ કરવાનુ છે જ્યાં મહત્તમ ડિફ્લેક્શન હોવું જોઈએ કારણ કે તમે જે પણ સ્ટ્રેન મેળવો છો તે ખૂબ જ નાના માઇક્રો સ્ટ્રેન્સ છે તેથી જ્યારે તમે આને વધારવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે વધુ અવાજના સંકેતો મેળવવાનો પ્રયાસ કરશો તેથી તે રદ કરવું પડશે તેથી આપણે તેને ચોક્કસ સ્થાન પર મૂકીએ છીએ તેથી મૂળભૂત રીતે લોડ સેલ શું છે તે તમે મેમ્બર પસંદ કરો છો આ મેમ્બર ઘણા મેમ્બરનું સંયોજન હોઈ શકે છે અથવા તે એક મેમ્બર હોઈ શકે છે અને જો તે એક મેમ્બર હોય તો તે મેમ્બર હોલો હોઈ શકે છે તે નક્કર હોઈ શકે છે તમે નક્કી કરો કે મેમ્બર કયો છે પછી તમે નક્કી કરો છો કે સ્થાન ક્યાં મૂકવું જોઈએ કે જેથી આ સ્ટ્રેન માપી શકાય તેથી તે કંઇ નથી પરંતુ લોડ સેલ એક સ્થિતિસ્થાપક પદાર્થ સાથે જોડાયેલ સ્ટ્રેન ગેજથી બનેલો છે બરાબર તેથી અમે હુક્સ લોની અંદર સ્થિતિસ્થાપક પદાર્થ વિશે વાત કરી તેથી તેને લાવવુ પડશે જો તમે તેને બરડ પદાર્થ પર મૂકો છો તો ત્યારે તમે સંપૂર્ણપણે નરમ સામગ્રી જેવુ કરી શકશો નહીં ઉદાહરણ તરીકે પોલિમર અને પછી સ્ટ્રેન ગેજ સ્ટ્રેન ગેજ જે સ્ટ્રેન પસાર કરી શકે છે તે પણ મર્યાદિત છે તેથી સંપૂર્ણપણે નરમ પદાર્થ વાપરવો પણ મુશ્કેલ કાર્ય હશે તેથી તમારે એવી સામગ્રી પસંદ કરવી પડશે કે જ્યાં અને તમારી પાસે યોગ્ય ઇલાસ્ટીક મોડ્યુલ્સનું યોગ્ય બેલેન્સ હોય તે પછી તમે ગણતરીઓ દ્વારા સચોટ સ્થાનો પસંદ કરો છો અને મહત્તમ સ્ટ્રેસ ક્યાં બહાર આવે છે પછી તમે સ્ટ્રેનનું સ્થાન માપવાનો પ્રયાસ કરો અને પછી તમે જ્યારે લોડ લાગુ કરો ત્યારે બદલાવાનો પ્રયત્ન કરો છો ત્યારે લંબાઈમાં ફેરફાર થાય છે અને પછી તે પ્રતિકાર તરફ દોરી જાય છે જેને તમે માપી શકો છો જ્યાં ભારે ટ્રકો જ્યારે તે રસ્તા પર આગળ વધે છે તમે જોઈ શકો છો કે ત્યાં લોડ સેલ્સ ઉપલબ્ધ છે જે વેઇંગ બ્રીજ્સ સિવાય કંઈ નથી તેથી વેઇંગ બ્રીજ્સમાં જ્યારે ટ્રક જાય છે ત્યાં વેઇંગ બ્રીજ અને લોડ પર જુદા જુદા સ્થળોએ સ્ટ્રેન ગેજ મૂકવામાં આવે છે તેથી તે ડિફ્લેક્શન્સને માપવામાં આવે છે અને તે પછી તમને ટ્રકનો ભાર શું છે તે જણાવે છે બરાબર તે પણ એક લોડ સેલ છે અમુક સમયે સ્ટ્રેન ગેજનો ઉપયોગ કરવામાં આવે છે કેટલીકવાર માપન માટે મિકેનીકલ લીવર પણ વપરાય છે તેથી ત્યાં સામાન્ય રીતે ત્યાં આ સ્ટ્રેન ગેજીસમાં ભૂલો થાય છે જ્યારે તમે ઉપયોગ કરો છો તેમની પાસે હંમેશાં હિસ્ટ્રેસિસ લૂપ તરીકે ઓળખાતું કંઈક હોય છે ઉદાહરણ તરીકે આ ડિફ્લેક્શન છે આ ભાર છે જેમ જેમ ભાર વધતો જાય છે તે કદાચ આના જેમ જઇ શકે છે અને જ્યારે આવે છે ત્યારે તે પાછો બીજો રસ્તો શોધી કાઢે છે તેથી આ ક્ષેત્રમાં આ લૂપને હિસ્ટ્રેસિસ લૂપ કહેવામાં આવે છે તેથી આ ઘણી વખત તમે તેને 100 1000 અને 10000 વખત પુનરાવર્તિત કરો તેથી પછી આ લૂપમાં ટ્રેસીંગ પાથ બદલાઈ શકે છે બરાબર સ્ટ્રેન ગેજેસ સાથેનો અન્ય મુદ્દો ક્રીપ છે પછી છેલ્લે એક તાપમાન રહ્યું છે જ્યારે આપણે તેનો ઉપયોગ માપન માટે કરીએ છીએ ત્યારે તમારે સુનિશ્ચિત કરવું પડશે કે હિસ્ટ્રેસીસ ક્રીપ અને તાપમાન માટે તમે યોગ્ય વળતર છે કે નહી અને આ ભૂલની નુકશાની ભરપાઇ થાય બરાબર પછી તમે સિગ્નલ આઉટનો પ્રયત્ન કરો બરાબર અને અન્ય સૌથી મહત્વપૂર્ણ જો તમે આ લાભ કહો છો તો ફાયદા ઘણા છે જો તમે લોડ સેલમાં લોડ માપવાના ઉપકરણ અથવા લોડ સેલ રાખવા માંગતા હો તો તે જરા વિચિત્ર છે કે જ્યાં તમે ફ્લેટ પીઝો ક્રિસ્ટલ્સને નિશ્ચિત કરી શકતા નથી પછી સ્ટ્રેન ગેજ તમારી મદદમાં આવે છે જો તમે રફ મેજરમેન્ટ ઇચ્છતા હોવ તો તમારે હંમેશા સ્ટ્રેન ગેજ લોડ સેલ તરફ જવું જોશે પછી એકવાર પ્રક્રિયા સારી રીતે સ્થાપતિ કરીશુ પછી આપણે પિઝો ક્રિસ્ટલ સાથે સ્ટ્રેન ગેજને બદલી નવી વ્યાખ્યા આપીશું લોડ સેલ કે જેમાં સ્ટ્રેન ગેજનો ઉપયોગ થતો હોય તે વાપરવાનો મુખ્ય ગેરફાયદો એ છે કે એમાં ડાયનેમિક રિસ્પોન્સ ઓછો મળે છે અને હું કહુ છુ કે સંભવતઃ રિસપોન્સ મળતો જ નથી મતલબ એવો થયો કે જો ઘટના ઝડપથી થઇ રહી છે તો સ્ટ્રેન ગેજનું પણ ઝડપથી સંકોચન અને વિસ્તરણ હોવું જોઈએ ઘણી વખતે તમે જોશો તો સ્ટ્રેન ગેજના સિદ્ધાંત પર કાર્ય કરતો લોડ સેલ જ્યારે સમયનો તફાવત ખૂબ નાનો હોય ત્યારે ડાયનેમિક લોડ માપન અસરકારક થતુ નથી તો ચાલો હવે આપણે જોઈએ કે આપણે તેને બીમની ટોચ પર કેવી રીતે લગાવી રહીશું જે લોડ થઈ રહ્યું છે અથવા બીમ લોડિંગ ઉદાહરણ છે બીમ લોડ અથવા ટ્રાંસવર્સ લોડ અથવા અક્ષીય લોડ લેતા આપણે જોઇ શકીએ છીએ તો અહીં બીમને A સાથે જોડેલ છે આ એક નિશ્ચિત અંત છે આ કેન્ટીલિવર છે બરાબર તો આ બીમ અથવા કેન્ટીલિવરની લંબાઇ છે હુ તેને બીમ તરીકે સૂચન કરીશ નહી હું તેને કેન્ટીલિવર તરીકે સૂચન કરીશ કેન્ટીલિવર લોડીંગનું ઉદાહરણ કહીશ તો અંહિ બિમના છેડે ભાર લગાવીશુ ત્યાર બાદ ડેલ્ટા X જેટલું નાનું સ્થાનાંતર મળશે જો તમે સ્ટ્રેન માપવા માગતા હોય તો તો આ X છે અને આ a બિંદુ આગળ થશે તો આ b પાસે સટ્રેન મળશે ધારો કે તમે સ્ટ્રેન O બિદુ પાસે માપો છો આપણે લોડ આપીને તે માપવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી જો તમને જોઈએ તો આપણે અહીં સ્ટ્રેન ગેજ મૂકી શકીએ છીએ તેથી જો તમે પણ O પાસે સ્ટ્રેન માપવા માંગતા હો તો ઓ નાના વાયરમાંથી જે કાંઈ પણ સ્ટ્રેન આવે છે તે હવે બ્રીજ સર્કિટ સાથે જોડાયેલ છે તો હવે બ્રીજ સર્કિટની મદદથી સ્ટ્રેન માપીએ કે જે વીટ સ્ટોન બ્રીજ સિદ્ધાંત પર આધારિત છે જે આપણે જોઇશુ કે તે શુ છે તેથી અહીં આપણી પાસે રેઝિસ્ટન્સ 1 છે આપણી પાસે રેઝિસ્ટન્સ 2 રેઝિસ્ટન્સ 3 રેઝિસ્ટન્સ 4 છે તો આ R1 છે આ RO પ્લસ ડેલ્ટા R છે આ R3 છે આ R2 છે અને તે બદલાય છે બરાબર છે તેથી હવે હું તેને વોલ્ટેજ સાથે જોડવાનો પ્રયત્ન કરીશ જો આ વોલ્ટેજ છે જે આપણે આપીએ છીએ અને આ બ્રીજ સર્કિટ દેખાય છે તો અમે લાગુ કરીએ છીએ અને આ રીતે પુલ સર્કિટ જેવો દેખાય છે તે આ V 0 છે તો આ એક્ષટ્રનલ વોલ્ટેજ એ નેગેટિવ GF ગેજ ફેક્ટર ઈંટુ સ્ટ્રેન ભાગયા 4 1 ડીવાઇડેડ બાઈ 1પ્લસ GF ઈંટુ સ્ટ્રેન ડીવાઇડેડ બાઈ 2 જેટલુ થશે અને આ સંપૂર્ણ પદ નોન લિનિયર હશે તેથી જો આપણે તેને અહીં લખવા માંગતા હોઇએ તો બ્રીજ સર્કિટનો એક ક્વાર્ટર 1 છે જે સાદો વીટ સ્ટોન બ્રીજનો સિધ્ધાંત છે જે સ્ટ્રેન ગેજ સાથે બદલીને 1 રેઝિસ્ટરનો ઉપયોગ કરે છે તેથી વી નોટ વિસ્તૃત થશે તેથી આપણે એક સ્ટ્રેન છે જે લગભગ 4 ગણું એમ્પ્લીફિકેશન થાય છે જે V નોટ ડીવાઇડેડ બાઈ V બાહ્ય બળ ઈંટુ ગેજ ફેક્ટર 1 ડીવાઇડેડ બાઈ ગેજ ફેક્ટર 1 બરાબર છે તો Vનોટ અને V એક્સટર્નલ એ બંન્ને આઉટપુટ છે અને પ્રિન્સિપલને બહારથી પાવર અપાય છે તો હવે સપ્લાય આપવામાં આવે છે અને આપણે શું કરવા જઈએ છીએ આપણે સર્કિટનો ફક્ત એક ક્વોર્ટર જ ઉપયોગ કરીશું તો આપણે કરંટને પણ માપી શકીએ છીએ પરંતુ એક માત્ર સમસ્યા કરંટ છે ખૂબ ઉંચો કરંટ માપી શકાતો નથી કારણ કે સ્ટ્રેન ગેજનો નાનો પાતળો વરખ અથવા નાના પાતળા વાયર સળગી જાય છે આપણે હંમેશા કરંટ સિગ્નલનો ઉપયોગ કરવા માંગીએ છીએ કે જે કે ગેજ દ્વારા કરંટ આપે છે ગેજને વોલ્ટેજ પોટેન્શિયલ દ્વારા ચલાવવામાં આવે છે તો iG ને VG ડીવાઇડેડ બાઈ RG લખી શકાયઅથવા Vex ડીવાઇડેડ બાઈ RG વત્તા R3 બરાબર તો આ વાત થઇ વિશિષ્ટ iG જે માપી શકાય છે તો હવે ચાલો આપણે સ્ટ્રેન ગેજને નજીકથી જોવાનો પ્રયાસ કરીએ બરાબર તેથી જો તમે સ્ટ્રેન ગેજનો સાઇડ વ્યૂ જોશો તો તમારી પાસે એક કવર હશે વાહક હશે આ કવર છે બરાબર આ વાહક છે અને અહીં જે તમારી પાસે છે તે માપન ગ્રીડ છે બરાબર તેથી અને પછી આ લાંબા સમય સુધી જાય છે તેથી આ માપન ગ્રીડ છે અને આ લીડ્સ છે આ બાજુનો વ્યુ છે હવે ઉપરનો દેખાવ જોઇએ તો તે આવુ દેખાય છે તો અહીં તમારી પાસે બે જંક્શન છે અને લીડ અંદર જશે અને પછી અંતે થોડું જાડું હશે તો આને ગ્રીડની પહોળાઇ અને ગ્રીડની લંબાઈ કહે છે કારણ કે આ બધી વસ્તુઓ ખૂબ મહત્વની છે ડેલ્ટા L અને બીજું ઘણું બધું જે માપો છો તે વધુ મહત્વનું છે તો આ મેઝરીંગ ગ્રીડ અને તમારી પાસે લીડની લંબાઈ છે તો આ વાત થઇ કે સામાન્ય પ્રકારનો સ્ટ્રેન ગેજ કેવી રીતે દેખાય છે અને તેને લગતા અમુક પરિબળો જે ધ્યાનમાં રાખવાની બાબત છે તો પછી ચાલો હવે આપણે મેટલ ફોઇલ સ્ટ્રેન ગેજ જોઈએ અમુક વધારાના મુદ્દા પણ જોઈએ સ્ટ્રેન ગેજનો અવરોધ ટેન્સાઇલ સ્ટ્રેસ કે ટેન્સાઇલ કંમ્પ્રેશન લાગતાં જ વધી જાય છે તેની પાછળનું મુખ્ય કારણ એ લોડ આપેલ હોય ત્યારે પદાર્થોમાં થતો આંતરિક બદલાવ હોય છે પરંતુ તેના ભાગરૂપે લંબાઇમાં વધારો અને વિસ્તારમાં ઘટાડો થાય છે સામાન્ય રીતે એવું ધારી લેવામાં આવે છે કે ગેજ ફોઇલ પોતે પ્લાસ્ટિક કેરિયર છે તે તેની સાથે જોડાયેલા ઘટકો કરતા ઘણું પાતળું છે તેનો ઇલાસ્ટિક એક્સ્ટેંશન અને થર્મલ વિસ્તરણનો દર સમાન રહે છે સ્ટ્રેન ગેજમાં ઉપયોગમાં લેવાતી મેટલને એવી રીતે પસંદ કરવી જોઇએ અને તેને એવી રીતે ટ્રીટમેન્ટ આપવી જોઇએ કે જેથી ગેજ મટિરિયલની રેઝીસ્ટીવીટીમાં ફેરફાર થવાથી થર્મલ વિસ્તરણમાં છૂટ મળવી જરૂરી છે તો આ અસર ને સેલ્ફ કમ્પેનસેશન કહે છે તેઓ થર્મલ બદલાવ માટે વળતર આપે છે તે સ્ટીલ વોલ કે એલ્યુમિનિયમ માટે બનેલું છે ઉદાહરણ તરીકે કોંક્રિટ કઇ ધાતુને આપણે ક્યાં ચોંટાડી શકીએ છીએ ફોઇલ સ્ટ્રેન ગેજના વપરાશ માટે જોડાણમાં ધ્યાનમાં લેવું જોઈએ ઉદાહરણ તરીકે સ્ટેઈનલેસ સ્ટીલનો થર્મલ વિસ્તરણનો ગુણાંક માઇલ્ડ સ્ટીલ કરતા ઊંચો હોય છે જ્યારે ઉચ્ચ નિકલ એલોય રેન્જમાં 0 ડિગ્રી સેલ્સિયસ સુધીના ગુણાંકવાળા વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે તેથી તમે જરૂરિયાત મુજબ ધાતુઓ પસંદ કરી શકો છો હવે ચાલો એક સરળ સમસ્યા જોઈએ કે જેમાં ગેજ ફેક્ટર 2 હોય તે લંબચોરસ સ્ટીલ બાર પર લગાવેલી હોય છે બાર 3 સેન્ટિમીટર પહોળા અને 1 સેન્ટિમીટર ઊંચા હોય છે અને 30 કિલો ન્યુટનનો લોડ આપવામાં આવે છે તેથી ગેજમાં જો ગેજનો અવરોધ અક્ષીય ભારની ગેરહાજરીમાં 20 ઓહ્મ લખવામાં આવ્યો હોય તો સ્ટ્રેઇન ફેરફારનો અવરોધ નક્કી કરો તો ચાલો હવે પ્રોબ્લેમ સોલ્વ કરીએ અહીં ગેજ ફેક્ટર 2 લીધેલ છે Em એ 200 ઈંટુ 106 કિલો ન્યુટન પર મીટર સ્ક્વેર છે આપણે અહીં અવરોધ 120 ઓહ્મ લઈ શકીએ કે જે આપેલું છે તથા આપવામાં આવતો લોડ 30 કિલો ન્યુટન અને આડછેદ વિસ્તાર 0 03 ઈંટુ 10 2 મીટર છે તેથી હવે પછી જો તમે સ્ટ્રેન ગેજના 30 કિલો ન્યૂટન લોડ માટે અવરોધમાં થતો બદલાવ માપવા માંગો છો તો તે આપણે કેવી રીતે કરી શકીએ તો અહી આપણે સ્ટ્રેસ Fn શોધવાનો પ્રયાસ કરીશું તે કંઈ નથી પણ Fn ઈંટુ Ac જેટલી કિંમત જ થશે તો આપેલ સબંધ મુજબ સ્ટ્રેસ શોધીશું તો આ કઈ નથી પણ 30 કિલોન્યુટન ડીવાઇડેડ બાઈ 0 03 ઈંટુ 0 01 તે અંતે 1 ઈંટુ 10 ની 5 ઘાત કિલોન્યુટન મીટર વર્ગ જેટલુ થશે અહીં સ્ટ્રેન એટલે સ્ટ્રેસ ડીવાઇડેડ બાઈ E યંગ મોડ્યુલસ તો તે બીજું કંઈ નહિ પણ 1 ઈંટુ 10 ની 5 ઘાત ડીવાઇડેડ બાઈ 200 ઈંટુ 10 ની 6 ઘાત છે તો સ્ટ્રેન 5 ઈંટુ 10 ની ઋણ 4 ઘાત મીટર પ્રતિ મીટર કારણકે તે અદિશ રાશિ છે તો સ્ટ્રેન ગેજ ની ધારીમાં લાગતો સ્ટ્રેન અવરોધમાં થતો ફેરફાર ડેલ્ટા R ડીવાઇડેડ બાઈ R કે જે G F છે તેથી ડેલ્ટા Rમાં થતો ફેરફાર 0 12 જેટલો મપાશે તો જો સ્ટ્રેન ગેજ એમ્પ્લીફાયર વાપરવામાં આવે તો સ્ટ્રેન ગેજ એમ્પ્લીફાયર ક્યાંથી આવશે તો તમારી પાસે એક મેમ્બર હશે પછી તેની સાથે સ્ટ્રેન ગેજને જોડો તો તેમાંથી આઉટપુટ મળશે તેને એમ્પ્લીફાયર સાથે જોડેલુ હશે અને ડિસ્પ્લે ઉપર આઉટપુટ મળશે તેથી જો સ્ટ્રેન ગેજ એમ્પ્લીફાયર વાપરવામાં આવશે તો જ્યારે ડ્રીફ્ટ હશે ત્યારે બોટમીંગ આઉટ અટકાવવા માટે આઉટપુટ 0 ઓફસેટ આપી શકાશે તો મુખ્ય સ્ટ્રેસ તો સૌ પ્રથમ આપણે અહીં સ્ટ્રેન ને કોર્ડીનેટ સિસ્ટમમાં આપીશું પછી જોઈશું કે એક વખત સ્ટ્રેન 3 આવ્યા આપણે જોઇશુ કે એક દિશાનું સ્ટ્રેન ક્યાં છે તો આ કોર્ડીનેટ સિસ્ટમ છે કે જ્યાં સ્ટ્રેસ અપાય છે તો આ y દિશા છે આ x દિશા છે બરાબર તો અંહી લાગતી બે સ્ટ્રેસ સિગ્મા y અને સિગ્મા x તરીકે લીધેલ છે આ દિશા તરફ લાગતુું સ્ટ્રેન x y છે જે નીચે તરફ લાગતું સ્ટ્રેન y છે તો અહીં આપેલી દિશામાં એવું થાય છે કે ત્યાં સ્ટ્રેન y x લાગુ પડશે અને અહી સ્ટ્રેન x લાગુ થશે અને આ દિશામાં સ્ટ્રેન x y લાગુ થાય છે બરાબર અને અંતે આ દિશામાં લાગતી સ્ટ્રેન એ સ્ટ્રેન y x છે તેથી જો હું કોર્ડિનેટ સિસ્ટમમા આપેલ આ સ્ટ્રેસને મુખ્ય દિશામાં રૂપાંતરિત કરવા બદલીશ તો આપણી પાસે આ X છે આ Y છે આ તમારું સ્ટ્રેસ 1 છે આ તમારું સ્ટ્રેસ 2 છે આ તમારું સ્ટ્રેસ 2 છે આ છે તમારું સ્ટ્રેસ 1 બરાબર તો આ 2d છે જો તમારી પાસે 3d હોય તો તમને સ્ટ્રેન 3 પણ હશે બરાબર આ હું 2 ફોર્મમાં રજૂ કરી રહ્યો છું જેથી આ થીટા b છે બરાબર તેથી આ આવી રીતે તમારું 1 છે હું તેને વિસ્તૃત કરું છું આ તમારું 1 છે અને આ તમારું 2 છે આ 2d ફોર્મ સિદ્ધાંતોમાં છે મુખ્ય દિશા 3dમાં જો તમે સ્ટ્રેન ટ્રાન્સફર કરો છો તો તમારી પાસે સીગ્મા 3 પણ હશે તેથી મહત્તમ પ્રિન્સિપલ સ્ટ્રેસ એ યંગ્સ મોડ્યુલસ ડીવાઇડેડ બાઈ 2 છે તો લઘુત્તમ આ છે તો તમે જોશો તો આ ટર્મિનલ સામાન્ય છે તો મહત્તમ સિગ્મા અને લઘુત્તમ સિગ્મા વચ્ચેનો તફાવત એ સાઇન એકલી જ છે બાકી બધી જ ફોર્મ્યુલા સરખી જ છે તો તાઉ મેક્સ પણ સરખી જ રીતે ગણતરી કરી શકાય છે ત્યાં ફક્ત નાનો તફાવત છે તેની કિંમત લેશો અને આની સાથે ગુણી દેશુ તો x અક્ષ અને મહત્તમ પ્રિન્સિપલ સ્ટ્રેસ વચ્ચેનો ખૂણો તઉ વડે દર્શાવાઈ છે તો ચાલો હવે એક સામાન્ય પ્રોબ્લેમ લંબચોરસ સ્ટ્રેન ગેજ રોસેટ જોઈએ તો રોસેટ દેખાવમાં આપેલી બાજુથી આવું દેખાશે અને આ બાજુથી તે કોઇ ખૂણે દેખાશે તો 2 દિશામાં આ લંબચોરસ રોસેટ સ્ટ્રેન ગેજ વડે જોડાયેલા છે ખરેખર રોસેટ ત્રણ દિશામાં હોય છે બરાબર તેઓને 0 45 અને 90 ડીગ્રીએ ગોઠવેલ હોય છે તો તમારી પાસે ત્રણ પ્રકારના સ્ટ્રેન ગેજ છે એક અક્ષીય તમારી પાસે ફક્ત એક જ હશે તેથી આ સ્ટ્રેન ગેજ ને 0 45 અને 90 ડીગ્રી ગોઠવવામાં આવશે તો રોસેટ નો ઉપયોગ એલ્યુમિનિયમ સ્ટીલ ફ્રેમ કે જેનો Em યંગનો મોડ્યુલસ આપેલો છે તથા પોઇઝન રેશીઓ આપેલો છે અને સિગ્મા 1 સિગ્મા 2 સિગ્મા 3 પણ આપેલા છે તેના પરથી પ્રિન્સિપાલ સ્ટ્રેસ અને x અક્ષ સંબંધિત મહત્તમ પ્રિન્સિપલ સ્ટ્રેસનો ખૂણો જાણી શકાશે તેથી સિગ્મા મેક્સ ફોર્મ્યુલા નીચે મુજબ થશેE m ડીવાઇડેડ બાઈ 2 સ્ટ્રેન 1પ્લસ સ્ટ્રેન 3 1 માઈનસ પોયઝન ગુણોત્તરપ્લસ 1 ડીવાઇડેડ બાઈ 1પ્લસ પોયઝન ગુણોત્તર સ્ટ્રેન 1 નું વર્ગમૂળ માઈનસ સ્ટ્રેન 3 આ બધાની વર્ગપ્લસ 2 વખત સ્ટ્રેન 2 માઈનસ સ્ટ્રેન 1 સ્ટ્રેન 3 આખા ની વર્ગ તો સિગ્મા મહત્તમ સાથે તમે બીજી ઘણી વસ્તુ રાખી શકો તો આપણે જે મેળવીશું તે 69 MPa ડીવાઇડેડ બાઈ 2 સ્ટ્રેનs are 0 01 ડીવાઇડેડ બાઈ 1 માઈનસ 0 334 પોયઝન ગુણોત્તરપ્લસ 1 1પ્લસ 0 334 નું વર્ગમૂળ સ્ટ્રેન 1 એ 0 01 આખા નું વર્ગમૂળ છે તો આ કિમત 2 13 MP a થશે તો આ મહત્તમ સ્ટ્રેન થશે હવે સ્ટ્રેન ઉપરથી મુખ્ય સ્ટ્રેસ શોધવાનો પ્રયત્ન કરીશું તો હવે પછી તમે φ કેવી રીતે શોધશો તમે આ સમીકરણ માં જોશો તો અડધો જો તમે તે કીમતો દાખલ કરશો ત્યારે તો તમારી પાસે 2 ઈંટુ 0 05 માઈનસ 0 02પ્લસ 0 01 ડીવાઇડેડ બાઈ 0 02 માઈનસ 0 અંતે જો તમે આ સમીકરણને ને હલ કરશો તો તમને phi બરાબર 63 4 ડિગ્રી મળશે બરાબર તેવી જ રીતે તમે સિગ્મા પણ શોધી શકો તો આ વાત થઇ સિગ્મા મહત્તમ ની આવી જ રીતે તમે સિગ્મા લઘુતમ પણ શોધી શકો તો સિગ્મા લઘુતમ ની કિંમત 0 976 MPa થશે આવી જ રીતે તમે તો મહત્તમ ની કિંમત શોધી શકો છો કે જે તમને 0 578 MPa મળશે તો આની સાથે તમે અને પછી phi પણ શોધવાનો પ્રયત્ન કરી શકો છો બરાબર તેના માટે આ પ્રોબ્લેમ પરથી તમે મુખ્ય સ્ટ્રેસ અને મુખ્ય સ્ટ્રેસને x અક્ષ સાથે સંબંધિત ખુણો શોધવાનો પ્રયત્ન કરી શકો તમે આ બધું ફોર્મ્યુલામાં કિંમત મૂકીને શોધી શકો છો હવે પછી ટોર્ક નું માપન જોઈશું જ્યારે કોઈ એક મેમ્બર હોય અને તે મેમ્બરને એક છેડે જકડી રાખવામાં આવે અને પછી તેને ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને ટોર્ક કહે છે ટોર્ક આર્મ અને ફોર્સ ટ્રાન્સડ્યુસર ખૂબ ઉપયોગમાં લેવાતા ટોરસં માપન માટે વપરાય છે જો તમે ટોર્ક રેંચ જોશો તો તેનો ઉપયોગ સ્પાનેર ટાઇટ માટે પણ થાય છે જે સ્પ્રિંગ લોડેડ હોય છે અને પછી તમે એકવાર ટોર્ક ની કિંમત નક્કી કર્યા પછી ટાઈટ કરતા જવાનું છે એક સમયે પાનું સ્લીપ થવાનું શરૂ કરશે તેથી તમે ટોર્ક આર્મ ગોઠવી શકો છો અને ટોર્ક માપવા માટે ફોર્સ ટ્રાન્સડ્યુસર નો ઉપયોગ કરી શકો છો વજન ના ઉપયોગ દ્વારા આવી ગોઠવણી સરળતાથી મેળવી શકાય છે અહીં તમારી પાસે જાણીતું વજન હોવું જરૂરી છે આ વજન એક સમયે આપેલા લોડ પર સરકવાનું શરૃ કરશે તેથી જાણીતા વજનની સાથે પ્રયત્ન કરવો ક્યાં કેટલો લોડ લાગી રહ્યો છે આ પદ્ધતિ સામાન્ય રીતે એન્જિન ડાયનેમોમીટર માં વપરાય છે પણ ત્યાં જો ટોર્ક ઝડપથી બદલાવ થતો હશે તો આ પદ્ધતિ ખોટા પરિણામ બતાવી શકે છે તો આ પદ્ધતિ ફક્ત કેલિબ્રેશન માટે વપરાય છે છતા પણ આ ડાયનામીક મેજરમેન્ટ માટે વાપરવામાં આવે તો તે સારું નથી ફરતા શાફ્ટ ઉપર ટ્રાન્સડ્યુસર ગોઠવી શકાય છે તેઓ સામાન્ય રીતે સ્ટ્રેન ગેજ અથવા તો પીઝો અધારીત સાધનો જ હોય છે કે જે તેમનું આઉટપુટ સ્લીપ રીગ અથવા રેડિઓ ફ્રીક્વન્સી દ્વારા સાધનને આપે છે તે વાયર સાથે અથવા વાયરલેસ પણ હોઈ શકે છે છતાં પણ આપેલા મશીન ઉપર મેજરમેન્ટ કરવું હોય તો જગ્યા હોવા છતાં પણ ટ્રાન્સડ્યુસર નો ઉપયોગ શક્ય નથી ટ્રાન્સડ્યુસર કદાચ મશીનની ચલિત લાક્ષણિકતાઓ ને પણ અસર કરે છે તો આપેલા મશીન માટે ટોર્ક માપન થોડું અઘરું છે તો આ ટેક્નોલોજીના ઉપયોગ સાથે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી બને છે જ્યારે એસેમ્બલી મા અંદર જો હોય તો તમે ઉપયોગ કરી શકો છો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએફરતા સાફ્ટ ઉપર સ્ટ્રેન ગેજ લગાવી અને રેડિયો લેન્થ સિગ્નલને સાધન તરફ પસાર કરીએ છીએ આ જોડાયેલા સાધન માચીસ ની પેટ્ટી કરતાં પણ નાનું હોય છે અને તેની સાથે બેટરી હોય છે જે થોડા કલાકો માટે ઉપયોગ થઈ શકે છે તેથી હું એવું કહી રહ્યો છું કે તમે એક મેમ્બર લો અને તેના પર ટોર્ક માપન સાધન લગાડવાનો પ્રયત્ન કરો અને તે બીજા સાધન સાથે કનેક્ટ થશે કેજે વાયરલેસ હશે અને પોતાના પાવર વડે ચાલશે ઘણી વખત સ્લીપ રિગ નો ઉપયોગ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા થાય છે પણ તે અવાજ ઉત્પન્ન કરે છે એટલે જ પછી રેડિયો પ્રસારણ નો ઉપયોગ વાયરલેસ તરીકે કરવામાં આવે છે સ્થીતિક ટોર્કની હાજરી ના લીધે પરિણામમાં ખામી જોવા મળે છે ચાલુ મશીન પર લગાવેલા સ્ટ્રેન ગેજ મા ખામી જોવા મળે છે પ્રયોગ કરતા પહેલા પણ અમુક કારણ જેવા કે ગિયર અથવા બેરિંગ નો ઘર્ષણ અથવા ઓટોમેટીક બ્રેક ના ઉપયોગના લીધે આ ખામી દૂર કરવા માટે સાફ્ટને મેન્યુઅલી થોડો ફેરવવામાં આવે છે અને મુક્ત ફરતી પોઝિશનમાં લાવવામાં આવે છે અને પછી મેજરમેન્ટ શરૂ કરી ધરીય બળ અને બેન્ડીન્ગ મોમેન્ટ સારી રીતે માપી શકાય છે તે રીડિંગ ને અસરકર્તા છે સામાન્ય રીતે ટોર્કનુ માપન આપેલા બિંદુ એ જ કરવામાં આવે છે પણ એ ખરેખર શક્ય નથી આ એક મહત્વનો નોંધ છે તો આપણે ટોર્ક માપવા માંગતા હોઈએ પણ તે બિંદુ એ ક્યાંતો કપલિંગ કે પછી ગિયરબોક્સ હોય અથવા એનર્શિયા ફ્લેક્સીબિલિટી હોય તો તો આવા કિસ્સામાં સિગ્નલનો ડાયનેમિક આકાર બદલાવવામાં આવે છે તેથી ટોર્ક માપન હંમેશા એક પડકારરૂપ છે તે મેજરમેન્ટ જેવું નથી કે પછી ટોર્ક મેજરમેન્ટ પણ નહીં આપણે અહીં સ્ટ્રેન ગેજ અને પીઝો ઈલેક્ટ્રીક પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે પછી આપણે પીઝો ઈલેક્ટ્રીક વિશે જોઈએ પણ ખેચાણ અને દબાણ બંનેમાં યુનિએક્સએલ સ્ટ્રેન માપી શકાય છે અને તમે આનો ઉપયોગ ટોર્ક માટે પણ કરી શકો છો આપણે એવું કરીશું કે સ્ટ્રેન ગેજ ને વિટ સ્ટોન બ્રીજ પ્રિન્સિપલ સાથે જોડીશું તેથી વિટ સ્ટોન બ્રીજ મા આપણે સચોટ સમતોલન અને 0 ડ્રીફ્ટ અને આ બધી વસ્તુ કરવાનો પ્રયત્ન કરીશું આપણે એ ખાસ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી બને છે પછી પછી આપણે મેઝરમેન્ટ લેવાનું ચાલુ કરીએ છીએ તે આપણે યુનિએક્સએલ ખેંચાણ અને કમ્પ્રેસન ને સીધી દિશામાં લેવું સરળ પડે છે સાફ્ટ લોડ કન્ડીશનમાં છે કે ફ્રી કન્ડિશનમાં તે જાણવું જરૂરી છે તે પછી જ આપણે ટોર્સનલ માપન કરી શકીશું મેમ્બર પોતાના વજનના લિધે જ ડિફ્લેક્ટ ના થાય તે પણ જરૂરી છે તેથી વજન ની પસંદગી એ પ્રમાણે કરવી હવે પછીની ચર્ચા પીઝો ઈલેક્ટ્રીક ટ્રાન્સડ્યુસર ની રહેશે આ પ્રકારના ટ્રાન્સડ્યુસર કિંમતમાં બીજાની સરખામણીએ ખર્ચાળ હોય છે અને તેમના ચાર્જ અમ્પ્લિફાઇર પણ વધુ હશે તેથી ઘણી પરિસ્થિતિ માટે ફાયદાકારક પણ છે જેમ કે તે ડાયનેમિક મેઝરમેન્ટ માટે પણ અલગ રીતે કમ કામ કરી શકે છે તથા ખૂબ જ નાના માપન માટે પણ ઉપયોગી થાય છે તે એક્ટિવ પ્રકારના ટ્રાન્સડ્યુસર છે કે જે પીજો ઈલેક્ટ્રીક અસરનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા જ ક્રિસ્ટલ લેટાઇસ તમે અહી ક્વાર્ટઝ ક્રિસ્ટલ કહી શકો તે લોડ ની નીચે ડીફોર્મ થાય છે તે ઈલેક્ટ્રીક ચાર્જ ઉત્પન્ન કરે છે લીકેજ રોકવા માટે પીઝો ઈલેક્ટ્રીક ટ્રાન્સડ્યુસર હંમેશા ચાર્જડ એમ્પ્લીફાયર સાથે વપરાય છે અંહી હાઈ ઇન્સુલેશન અને લો નોઇસ કેબલ વપરાય છે ઉચ્ચ કક્ષાની સ્થિતિ સાથે આ ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે જેથી ઉત્પન્ન થતો અવાજ માપન માં થાય સૌપ્રથમ આ સાધનનો ઉપયોગ IC એન્જિન ડેવલોપમેન્ટ માં સિલિન્ડર હેડ પ્રેશર માપવા માટે થયો હતો કોમ્પેક્ટ નેસ ઊંચી નેચૂરલ આવૃતિ અને નીચા તાપમાને સેંસિટીવિટી જેવા ફાયદાઓ ના કારણે આ પિઝો ક્રિસ્ટલ પ્રોડ્યુસર નો ફોર્સ માપન માટે વધુને વધુ ઉપયોગ આજે થાય છે દાખલા તરીકે કટિંગ ફોર્સ માપન માટે આજે આનો ઉપયોગ થાય છે તેથી અહીંયા ત્રણ દિશામાં બળ લાગી રહ્યા છે તો તમે કોઈપણ જાતની ક્રોસ સેંસિટીવિટી વી કરી શકો છો મતલબ કે X દિશામાં લાગતું બળ Y દિશા સાથે સંબંધ હોતો નથી તેઓ પ્રવેગ ની સાથે વિનાશ નથી થતાં પણ ઉચ કંપન સાથેના લો પ્રેશર માપવા માટે તે નીચા પાસ વાળા ફિલ્ટર નો ઉપયોગ કરીને કંપન સિગ્નલ રદ્દ કરવા થાય છે જેથી પ્રવેગને ફરીથી રિસ્ટોર કરી બળ માપનું કમ્પેન્સેસં વર્ઝન બની શકે પીઝો ઈલેક્ટ્રીક સેન્સર નો ફાયદો તેની ઉંચી સ્પ્રિંગ સ્ટિફનેસ છે તેથી જ તેઓ લગભગ 0 સ્થાનાંતર ધરાવે છે અને ખૂબ જ સારી આવૃત્તિ નો ગ્રાફ મળે છે તેને 1 2 3 સમતલ મા માપન માટે રચના કરી શકાયઉત્પાદન પ્રક્રિયા ની મર્યાદાને લીધે અલગ અલગ 1 2 3 સમતલ વચ્ચે થતું ક્રોસ ટોકિંગ નજીવુ હોય છે તેથી તમારી પાસે y દિશામાં અને z દિશામાંથી y x અને z થશે અહીં તમે ત્રણેય દિશા y x and z માં સ્ટ્રેન ગેજ લગાવશો પહેલા નો રિસ્પોન્સ જો બીજા સાથે વ્યવહાર ના કરવામાં આવે તો તેને જ આપણે ક્રોસ ટોકિંગ કહીએ છીએ તેથી જો કે એક કિસ્સામાં જ્યાં ઘર્ષણના ગુણાંકને માપવા જોઈએએક વ્યક્તિ સામાન્ય કાલ્પનિક વાંચનને જોયું હશે તેથીપીઝો ક્રિસ્ટલ સ્ટ્રેન ગેજને માપવા માટે પીઝો ક્રિસ્ટલ ડાયનામોમીટર આજે વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યું છે તો લોડ વોશરને માઉન્ટ કરવાની સ્થિતિ પણ ખૂબ મહત્વની છે તો આ એક સમાન સ્ટ્રેસ વહેંચણી માટે આપેલું લોડ વોશર છે તો અહીંયા ખોટું છે તો અહીં તમે ઉદાહરણ તરીકે જોશો તો માઉંતિંગ સપાટી સખત અને લેવલમાં હોવી જરૂરી છે જેથી કરીને વોસર ઉપર એક સમાન સ્ટ્રેસ વહેંચણી શક્ય બને વોશર ની અંદર ની ધાર પર લોડીંગ ના લીધે પ્રિલોડ સ્ક્રુ નું ડેફ્લેકશન ખોટું રીડિંગ દર્શાવે છે તો અહીં તમને ખોટું આઉટપુટ મળશે તો આ વાતને નિશ્ચિત કરો કે તમે લૉડ યુનીફોર્મ વેચો છો વોશરને માઉન્ટ કરવાની સ્થિતિ પણ ખૂબ મહત્વની છે લોડશરનો બેરિંગ ફોર્સને માપવા માટે ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે તે ઘટાડાને માપે છેફ્લેંજ અને ફાઉન્ડેશન વચ્ચેના દબાણમાં જે આ સ્ક્રુ ફોર્સમાં વધારો કરતો નથી વોશરને માઉન્ટ કરવાની સ્થિતિ પણ ખૂબ મહત્વની છે લોડ વોશરનો બેરિંગ ફોર્સને માપવા માટે ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે તે ફ્લેંજ અને ફાઉન્ડેશન વચ્ચેના દબાણના ઘટાડાને માપે છેનહિ કે સ્ક્રુ ફોર્સમાં થતો વધારો તેથી ફક્ત ફ્લેંજ અને ફાઉન્ડેશન વચ્ચેના દબાણને ઘટાડીને પગલાં લેવું આ ખોટું છે તેથી આ તે છે જે યોગ્ય વસ્તુ છે જે કરવાનું છે તેથીઅહીં તમે તેનો ઉપયોગ કરી શકો છો અમે તમને નિદર્શન બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અથવા પીઝો ક્રિસ્ટલ નો ઉપયોગ કોંક્રિટ ઇમારતોમાં દળોને માપવા માટે કરવામાં આવે છે આપણે આ વિશેષ વ્યાખ્યાનમાં જે અભ્યાસ કર્યો છે તેને ફરીથી જોઈએ સ્ટ્રેન ગેજની મૂળ બાબતો છે કે કેવી રીતે સ્ટ્રેન ગેજ લોડ સેલની રચના માટે એકીકૃત કરી શકાય છે પછી અમે જોયું કે મેટલ ફોઇલ અને સ્ટ્રેન ગેજ શું છે આપણે અવરોધ માપન અને જોયું અને અંતે સ્ટ્રેન માપવા માટે પીઝો ઈલેક્ટ્રીક ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ જોયો તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક કાર્ય છે જેમાં એક પરિસ્થિતિમાં એક નટ અને બોલ્ટ લેવો જેમાંના એક જકડી રાખી બીજાને ફેરવતા જાઓ બરાબર અને એક ક્રિટિકલ પોઈન્ટ પછી બોલ્ટને ખોલતા જઈને અલગ અલગ બિંદુ એ ભારની ગણતરી કરવી બરાબર તો મૂળભૂત રીતે તમે અહીંયા એક નાનકડું ગોઠવણ કરો છો અને લોડ આપવાનો પ્રયાસ કરો છો તોય તમારી પાસે એક સિસ્ટમ હશે પછી તમે લોડ ને મૂકી અને ખેંચવાનો પ્રયત્ન કરશો આ મેમ્બર ફરવાનું શરૂ કરશે તમે જાણી શકશો કે કેટલો લોડ છે કેટલો વજન છે તેના ઉપરથી તમે એ પણ જાણી શકશો કે ટોર્ક શું છે તો આ પ્રયોગ કર્યા પછી તમને ખબર પડી જશે કે ટોર્ક માંપન કેટલું અઘરું છે આના માટે તમારે જવાબ શોધવાનો છે તમે ટોર્ક રેન્ચ નો ઉપયોગ કરી ટોર્ક શોધવાનો પ્રયત્ન કરી શકશો તો અહીં તમારી પાસે મેકેનિકલ લોક હશે તમે લોક કરો છો તો ખબર પડશે કે ત્યાં કાપા 1 2 3 4 5 6 આપેલ છે જે પણ હોય તે તમારે તેને ફેરવવાનું છે અને પોઇન્ટર સેટ કરવાનું છે અને પછી સરખી રીતે તે સિસ્ટમને ખોલવાની છે એક સમયે તે સિસ્ટમ ખુલી જશે હવે તમે પ્રયોગો પરથી પણ કિંમતો મેળવી શકો છો હવેતમે ટોર્ક રેન્ચ પર જોઈ શકસો કે તે ખોલવા યોગ્ય છે કે નહિ તો આના પછી તમને ખબર પડશે કે કોઈ સિસ્ટમ મા ટોર્ક માપન માટેની પ્રક્રિયા કેવી છે તમારો આભાર